આપણે સ્ટીરિયો ભૂમિતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે ચર્ચા કરી કે આ ભૂમિતિ ના મૂળભૂત મેટ્રિક્સ સિસ્ટમ ની લાક્ષણિકતા કેવી રીતે આપે છે આ વ્યાખ્યાન માં આપણે સ્ટીરિયો ઇમેજિંગ સિસ્ટમ ની છબીઓની જોડીને આપવામાં આવેલા મૂળભૂત મેટ્રિક્સનો કેવી રીતે અંદાજ લગાવવો તે ધ્યાન માં લઈશું તેથી તમે મૂળભૂત મેટ્રિક્સ માટે પોઇન્ટના અનુરૂપ જોડી સાથે ના સંબંધો ને ધ્યાન માં લો અને જેમ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે તમારી પાસે બે જોડી પોઇન્ટ છે જે x' છે તે જમણી બાજુએ સ્ટીરિઓ છબીમાં છે અને x ડાબી બાજુએ છે જે સંદર્ભ સ્ટીરિયો છબી છે પછી મૂળભૂત મેટ્રિક્સ સાથે ના સંબંધો અને આ જોડના બિંદુઓ પણ આ ફોર્મમાં વર્ણવી શકાય છે તે xTFx0 છે જો મેં ઉલ્લેખ કર્યો છે તેમ હું સ્ટીરિયો સિસ્ટમ ની બે છબીઓ ધ્યાનમાં લઈશ અને એક બિંદુને ધ્યાનમાં લો આ x છે આ સ્ટીરિયો સિસ્ટમ નો સંદર્ભ કેમેરો સિસ્ટમ અથવા સંદર્ભ છબી સમતલ છે અને તેના અનુરૂપ બિંદુ x ' હવે મૂળભૂત મેટ્રિક્સનું કાર્ય અથવા મૂળભૂત મેટ્રિક્સની મિલકત તે છે તે બિંદુ ને એપિપોલર લાઇન માં પરિવર્તિત કરે છે તેથી તે એક બિંદુને પરિવર્તિત કરે છે જો હું Fx લાગુ કરું તો તે લીટીમાં પરિવર્તન કરશે જ્યાં x' થશે તેથી આ વાક્ય આ સમીકરણ Fx દ્વારા આપવામાં આવ્યું છે અને પ્રોજેક્ટીવ સ્પેસ ના બિંદુ કન્ટેન્ટ પ્રિંટ રિલેશનશિપ દ્વારા કારણ કે x 'આ રેખાઓ પર આવેલું છે તેથી તો આપણે આ સંબંધ કેવી રીતે મેળવ્યો છે તેથી હવે આપણે જોઈશું કે આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ઇમેજ પોઇન્ટ ની જોડીને આપવામાં આવેલા મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ લગાવી શકીએ તેથી તે માટે આપણે બિંદુ ના કેટલાક અનુરૂપ જોડીઓ કહેવાની જરૂર છે તેથી હવે આ એક સમસ્યા છે તેથી આ ચોક્કસ સમીકરણનું વિસ્તરણ છે અહીં ધ્યાન માં લો કે આ સ્વરૂપમાં મૂળભૂત મેટ્રિક્સનું એલિમેન્ટ આપવામાં આવ્યું છે તે મેટ્રિક્સ એલિમેન્ટ છે અને મેટ્રિક્સના એલિમેન્ટ ના અનુક્રમણિકા સૂચકાંકોના સૂચનોનો ઉપયોગ કરીને કે i રો અને j કોલમ નું એલિમેન્ટ Fij દ્વારા આપવામાં આવે છે અને તમે ઉદાહરણ તરીકે x' x' y' 1 બિંદુના કોલમ વેક્ટર સંકેત ને પણ ધ્યાન માં લો આપણા સંમેલનમાં આપણે એક બિંદુ x' માનીએ છીએ પરંતુ તેનું x સંકલન એ પણ આ x' પ્રતીક દ્વારા સૂચિત થાય છે ફક્ત તે જ છે કે તે X કોઓર્ડિનેટ ની સ્કેલર જથ્થો છે પછી Y કોઓર્ડિનેટ અને 1 તેથી આ ત્યાં બિંદુ x' ની રજૂઆત છે તેથી જો હું તેને આ ફોર્મમાં લખી શકું x 'y' 1 આ તે છે જે x' ટ્રાન્સપોઝ છે અને પછી મૂળભૂત મેટ્રિક્સ F સાથે ગુણાકાર કરો અને સંદર્ભ છબી સંબંધિત પોઇન્ટ x માં પણ જે આ કોલમ વેક્ટર x y 1 દ્વારા પણ આપવામાં આવે છે તેથી હવે તમે આ મેટ્રિસિસના ગુણાકાર ને ધ્યાન માં લો જો તમે વિસ્તૃત કરો છો તો તમને આ સમીકરણ મળશે અને ફરીથી આપણા માટે મેટ્રિક્સના રૂપમાં રજૂ કરવું અનુકૂળ રહેશે કારણ કે તે કિસ્સામાં મેટ્રિક્સ ઓપરેશન દ્વારા રેખીય સમીકરણોનો સમૂહ રજૂ કરી શકાય છે તેથી એક જ સમીકરણ આ રીતે આપવામાં આવે છે અને મેટ્રિક્સ સંકેતમાં અહીં અમારું ઉદ્દેશ મૂળભૂત મેટ્રિક્સના મૂળ એલિમેન્ટ્સ ની ગણતરી કરવાનો છે તેથી આ આપણા કિસ્સામાં અજ્ઞાત ચલ અથવા અજ્ઞાત પરિમાણો છે અને આ મૂલ્યો આપણે પહેલેથી અવલોકનને આપેલ કારણ કે તે જ તમને આપવામાં આવે છે મારો મતલબ કે આપણે પછીના વિષયમાં આ અનુરૂપ જોડીઓની ગણતરી કેવી રીતે કરી શકીએ તેના પર ચર્ચા કરીશું પરંતુ તે સમય માટે ચાલો માની લઈએ કે આ બિંદુઓ તમને આપવામાં આવ્યા છે કદાચ ક્રૂડ રીતે મેન્યુઅલ ઓબ્ઝર્વેશન દ્વારા પણ તમે આવા થોડા મેળ ખાતા પોઇન્ટ મેળવી શકો છો તેથી આ મૂલ્યો તમને આપવામાં આવે છે તેનો અર્થ એ છે કે આ કોઓર્ડિનેટ્સ તમને આપવામાં આવે છે તેથી હવે મેટ્રિક્સ ફોર્મમાં આ સમીકરણ અહીં લખાયેલું છે ચાલો હું તેને યોગ્ય સંકેતોમાં લખીશ જે સમજવા માટે વધુ અનુકૂળ છે તેથી આપણે જોઈશું કે આ તે સમીકરણોનાં ગુણાંક છે

તેથી હું આ સમીકરણને મેટ્રિક્સ ફોર્મમાં રૂપાંતરિત કરું છું જે અહીં પણ લખાયેલું છે કારણ કે આ સુવિધા માટે છે આ સ્લાઇડમાં કોલમ વેક્ટર ટ્રાન્સપોઝ ઓપરેશનનો ઉપયોગ કરીને રો વેક્ટર દ્વારા બતાવવામાં આવ્યું છે તેથી તમે મૂળભૂત મેટ્રિક્સના આ બધા ઘટકોની ગણતરી કરી રહ્યા છો તેથી તમે જોઈ શકો છો કે બધી રો ફરીથી કોલમ વેક્ટર તરીકે રજૂ થાય છે અને તે છે તેઓ આ સ્વરૂપમાં ઘટ્ટ છે

મેં સમજાવ્યું તેમ આ સમીકરણ અનુરૂપ બિંદુઓની માત્ર એક વળાંક જોડી સાથે રચાયેલ છે ધારો કે તમે થોડા વધુ મુદ્દાઓ જાણો છો તેનો અર્થ એ છે કે હું કરી શકું છું હું આ બધા સમીકરણોને સામાન્ય મેટ્રિક્સ સ્વરૂપમાં રજૂ કરી શકું છું તેથી તે સમીકરણોના બધા ગુણાંક આ મેટ્રિક્સમાં આવશે તેથી આ બિંદુની પ્રથમ જોડી માટે છે બિંદુ આગામી જોડી માટે ફરી એકવાર હું આ એલિમેન્ટ્સ અવલોકનો મુકીશ અને હું આ સમીકરણ લખી શકું છું તેથી આ રીતે જો હું n ની જોડણી જાણું છું દરેક બિંદુઓની જોડી દરેક મને એક સમીકરણ આપશે તેથી જેમ તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં કોલમની સંખ્યા કેટલી છે તમારી પાસે અહીં 9 અજ્ઞાત છે કારણ કે મૂળભૂત મેટ્રિક્સનું પરિમાણ 3 X 3 છે તેથી ત્યાં 9 અજ્ઞાત છે તેથી આ ફોર્મમાં મારો મતલબ છે કે ત્યાં 9 કોલમ છે અને રો ની સંખ્યા n હશે અને ત્યાં 9 કોલમ છે તેથી આ વેક્ટરને કોલમ વેક્ટર f તરીકે બતાવી શકાય છે અને આ મેટ્રિક્સ ને A તરીકે લખવા દે છે તેથી તેથી 0 એ એક કોલમ વેક્ટર પણ છે કારણ કે દરેક સમીકરણ મને 0 આપે છે તેથી જો ત્યાં n સમીકરણો છે તેથી 0 એ પરિમાણ n X 1 નું કોલમ વેક્ટર હશે અને આપણે જાણીએ છીએ કે આ 9 X 1 હોવું જોઈએ અને આ પરિમાણ n X 9 હોવું જોઈએ તેથી અનુરૂપ પોઇન્ટની n જોડી આપવામાં આવે છે તમે આ સમીકરણોનો સમૂહ બનાવી શકો છો તેથી હવે તમારું કાર્ય f મેળવવા માટે આ સમીકરણને હલ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે આ એક સજાતીય સમીકરણ છે સજાતીય સમીકરણોનો સમૂહ ફરીથી તમે તેને હલ કરવા માટે લીસ્ટ સ્કવેર એરર અંદાજ લાગુ કરી શકો છો જો કે તમે આ એકીકરણ બિન સજાતીય સમૂહ તરીકે બનાવી શકો છો ધારો કે હું આ f33 1 ધ્યાનમાં લઈશ જેમ કે આપણે અગાઉ પણ કર્યું હતું તો ચાલો મૂલ્યમાંથી આપણે એક ચોક્કસ મૂલ્યને ચોક્કસ કહેવાનું ધ્યાનમાં લઈશું કારણ કે મેં ઉલ્લેખ કર્યો છે કે 9 એલિમેન્ટ્સ હોવા છતાં મૂળભૂત મેટ્રિક્સમાં સ્વતંત્ર પરિમાણોની સંખ્યા 7 છે પ્રથમ વસ્તુ કે તે એક અનુમાનિત જગ્યાનું એક એલિમેન્ટ છે તેથી જો હું બધા એલિમેન્ટ્સ દ્વારા ગુણાકાર કરું છું તો તે સતત k છે જે આ સંબંધો ધરાવે છે તેનો અર્થ એ કે તે પણ આ સિસ્ટમ નો સમાધાન છે તેથી મૂળભૂત મેટ્રિક્સ કોઈપણ સ્કેલર દ્વારા સતત ગુણાકાર કરે છે તે બધા સમાન છે જેની ચર્ચા આપણે પહેલાં કરી છે તેથી એક ઘટકને સ્કેલ ફેક્ટર તરીકે ગણી શકાય જો કહો કે જો હું આને 1 ની બરાબર લઈશ આનું ધ્યાન રાખવામાં આવશે તેથી તે મૂલ્યના પ્રમાણમાં અન્ય તમામ મૂલ્યો વ્યક્ત કરવામાં આવે છે જે એક વિશેષ પ્રોપર્ટી છે તેથી તે સ્વતંત્ર પરિમાણોની સંખ્યામાં ઓછામાં ઓછો એક ઘટાડો છે મૂળભૂત મેટ્રિક્સની અન્ય અવરોધ કે જેની આપણે ચર્ચા કરી કે તે સિંગલ્યુલર મેટ્રિક્સ છે તેથી જો હું આ મેટ્રિક્સ નો નિર્ધાર કરું તો તે 0 હશે તેથી તમને બીજું સમીકરણ મળશે તેથી જો હું નિર્ધારકોને વિસ્તૃત કરું તો તમને આ બધા ઘટકોની દ્રષ્ટિએ સમીકરણો મળશે અને તે 0 ની બરાબર હોવું જોઈએ તેથી તે બીજો અવરોધ છે તેથી જ ત્યાં સ્વતંત્ર પરિમાણો ની સંખ્યા 7 છે હવે ચાલો તે સમય માટે આપણે ધ્યાનમાં લઈએ કે હવે આપણે 8 પરિમાણો માટે હલ કરીશું આપણે પછીથી જોઈશું કે સિંગલ્યુલર ગુણધર્મોને કેવી રીતે લાગુ કરી શકાય અત્યારે આપણે ચાલો મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ કાઢીયે જ્યાં સિંગલ્યુલર ની મર્યાદા માફ થઈ છે તેથી તે કિસ્સામાં મેં કહ્યું છે કે પરિમાણોમાંથી તમે એક કેટલાક જાણીતા મૂલ્ય પર કેટલાક આપેલ મૂલ્ય સેટ કરી શકો છો તો ચાલો આપણે આ મૂલ્ય 1 ની તપાસ કરીએ અને પછી તમે આ સમીકરણ ને આ ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો તેથી ચાલો હું આ ભાગને ભૂસી નાખું છું તેથી ફરી એકવાર હું આ સમીકરણ આ પ્રમાણે લખી શકું છું તેથી આ એક પરિવર્તનશીલ છે તેથી હવે આ સમીકરણ એકરૂપ નથી કારણ કે આ ભાગ 0 નથી અને આ રીતે બધા n અનુરૂપ જોડીઓ માટે સમાન છે તમે n જેવા સમીકરણો મેળવી શકો છો તેથી ચાલો હું તે મેટ્રિક્સને A' મેટ્રિક્સ કહું છું તેથી A' માં મને f પ્રાઇમ નો ઉપયોગ પણ કરવા દો આ રૂપાંતરને પરિમાણીય રીતે ઘટાડેલા મેટ્રિસીસ છે જે માઇનસ F 33 ની સમાન હોવું જોઈએ ઉદાહરણ તરીકે જો હું બાદબાકી સેટ કરું છું તો f 33 ની બરાબર 1 તો આ એ સમીકરણ છે જે આપણે ah મેળવીશું ખરેખર તમને બાદબાકી 1 નો કોલમ વેક્ટર મળશે કારણ કે દરેક પ્રશ્નમાં માઇનસ 1 હશે તેથી આનું પરિમાણ n ક્રોસ 8 હોવું જોઈએ આ વેક્ટર ના પરિમાણ માટે 8 ક્રોસ 1 હશે કારણ કે ત્યાં 8 અજ્ઞાત છે અને આ n ક્રોસ 1 છે તેથી સાર્વજનિક સમાન સમીકરણોની સિસ્ટમ માટે ઉકેલ લાગુ કરી શકો છો તમે લીસ્ટ સ્કવેર અંદાજ કરી શકો છો અને તમે તે જાણો છો પરંતુ જો હું આ કોલમ વેક્ટર ને b તરીકે ધ્યાન માં લઈશ તેથી હું આ સમીકરણ હલ કરી શકું છું અને ત્યાં વધુ સંખ્યામાં સમીકરણો છે અને સામાન્ય રીતે તમારી પાસે ઓછામાં ઓછી સંખ્યામાં સમીકરણો હોવા જોઈએ તમારે તેને હલ કરવા માટે 8 સમીકરણો આવશ્યક છે પછી તમને બરાબર સમાધાન મળે કારણ કે આ મેટ્રિક્સ 8 X 8 હશે અને જો તે સિંગલ્યુલર મેટ્રિક્સ ન હોય તો તમે fA 1b કરો છો જે તમને આપે છે તેથી જ્યારે ફક્ત તમારી પાસે બિંદુના 8 અનુરૂપ જોડ હોય ત્યારે હું ફક્ત fA 1b લખી શકું છું તેથી તે કિસ્સામાં આ નિરાકરણ હશે અને તે આવશ્યકતા છે કે તમારી પાસે અનુરૂપ બિંદુઓની 8 સંખ્યા હોવી જોઈએ જે ઓછામાં ઓછી આવશ્યકતા છે અને જ્યારે તે n 8 કરતા વધારે છે તો પછી તમારે શું કરવાની જરૂર છે તમારે લીસ્ટ સ્કવેર અંદાજ કરવાની જરૂર છે તેનો અર્થ એ છે કે તમારે ભૂલ ઓછી કરવી પડશે તેથી ભૂલ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી વેક્ટર Af દ્વારા વેક્ટર b નું વિચલન Af નો આ પરિમાણ પણ n x 1 હશે અને b એ nx1 હશે તેથી જો હું આ વેક્ટરનો ધોરણ લઈશ જે કંઈ નથી પણ તેના એલિમેન્ટ્સ ના વર્ગનો સરવાળો લઈશ અને તમે વર્ગમૂળ પણ લઈ શકો છો અથવા તેના એલિમેન્ટ્સ ના વર્ગનો સરવાળો અને તેનો અર્થ એ હોવો જોઈએ કે તમે ધોરણનો તે વર્ગ બતાવવા માટે પણ વર્ગનો ઉપયોગ કરી શકો છો તે બરાબર હોવું જોઈએ કે તમારે આ ઘટાડવું પડશે તેથી તમારે તે શોધવું પડશે કે જે આ ધોરણને ઓછું કરશે લીસ્ટ સ્ક્વેર ભૂલ પદ્ધતિ દ્વારા ઉકેલી શકાય છે એક સરસ વ્યુત્પન્ન છે જેને આપણે મેટ્રિક્સ ઓપરેશનની જેમ લગભગ લાગુ કરીને કરી શકીએ છીએ પરંતુ આપણે આ અભિવ્યક્તિના ડેરિવેટિવ્ઝ ને લઈ અને 0 સાથે બરાબરી કરીને આ કિસ્સામાં મિનિમાઇઝેશન થિયરી નો ઉપયોગ કરવો જોઈએ અમારે આ સમીકરણો હલ કરવા પડશે પછી તમને આ ઉકેલો મળશે ફક્ત તમારી આ સરળ પાસાની ખાતર તેથી હવે તમે જુઓ કે આ એક ચોરસ મેટ્રિક્સ બની ગયું છે તેથી આ ચોરસ મેટ્રિક્સ 8 X 8 ના રૂપમાં છે એ છે nx8 તેથી ટ્રાન્સપોઝ 8 X n ને x X 8 માં છે અને અલબત્ત આખી વાત આ 8 X 1 હશે તેથી આ તમારું લીસ્ટ સ્ક્વેર એરર ઉકેલ છે જે નોન સજાતીય સમીકરણોના સેટ માટે છે તેથી ચાલો હું આ અભિવ્યક્તિઓનો સારાંશ લઉં કારણ કે આ રજૂઆત માટે મારી પાસે સ્લાઇડ સેટ પણ છે તેથી મેં કહ્યું તેમ આ છે કે આપણે કેવી રીતે અનુરૂપ બિંદુઓના n જોડી આપેલા સમીકરણોની સિસ્ટમ નું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમારી ચર્ચામાં આપણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે f ના એલિમેન્ટ્સ તેઓ સ્કેલ સુધી પુન પ્રાપ્ત કરી શકાય છે તેનો અર્થ એ કે જો તમે કોઈપણ સ્કેલર સતત દ્વારા ગુણાકાર કરો તો તમને જે પણ ઉકેલ મળે છે તે આ સમીકરણોનો ઉકેલ પણ હશે અને આપણે પણ ચર્ચા કરી કે ન્યૂનતમ 8 બિંદુ વ્યવહાર કેવી રીતે જરૂરી છે ત્યાં એક તકનીક છે જેની પછીથી ચર્ચા કરીશું પણ તમે તેના 7 બિંદુ નો વ્યવહાર કરી શકો છો ફક્ત તેનો ઉલ્લેખ કરવો કારણ કે મેં કહ્યું તેમ ત્યાં 7 સ્વતંત્ર પરિમાણો છે તેથી આપણે મારી આગળની સ્લાઇડ્સ માં આ તકનીક વિશે ચર્ચા કરીશું તેથી આ અનુરૂપ બિંદુઓની n જોડીવાળા સમીકરણોના સમૂહનું પ્રતિનિધિત્વ છે અને તમે જોઈ શકો છો કે હું ઉલ્લેખ કરતો હતો આ મેટ્રિક્સ A તેથી આ મેટ્રિક્સ A છે અને આ f છે જે મૂળભૂત મેટ્રિક્સના ઘટકોનો સમાવેશ કરે છે તે કોલમ વેક્ટર છે તે અજ્ઞાત છે અને આ સમીકરણોનો સમૂહ છે આ પ્રસ્તુતિમાં એક સમસ્યા એ છે કે આ મુદ્દાઓના સંકલન તેમની પાસે ખૂબ મોટી શ્રેણી છે અને જેમ કે તમે કેટલાક કેસોમાં ઉત્પાદનો લઈ રહ્યા છો તમે સમજો છો કે બે મોટી સંખ્યામાં ઉત્પાદન પણ ખૂબ મોટી હશે તેથી અજ્ઞાત પરિમાણોના આ સમીકરણના આ ગુણાંકની ગતિશીલ શ્રેણી કે વ્યાપકપણે બદલાય છે તમે જોઈ શકો છો કે ઉત્પાદનો માટે શ્રેણીઓ ઓછા થઈ શકે 10000 ની માફક છે આ પરિમાણો હોઈ શકે છે જે વિવિધતાની શ્રેણી છે તે નકારાત્મક સકારાત્મક હોઈ શકે છે કારણ કે કોઓર્ડિનેટ્સ સામાન્ય રીતે છબીઓમાં હોઈ શકે છે બધા સંકલન હકારાત્મક હોય છે તો ચાલો ધારીએ કે બધી કિંમતો સકારાત્મક છે તેથી તેથી આ 10000 ની શ્રેણી છે 10000 અને જ્યારે એક ચલો સાથે સહગુણાંકો શ્રેણી ના નાના 100 હશે ધારી રહ્યા છીએ કે છબીઓના પરિમાણો ફક્ત 100 માં છે તેથી 100 X 100 છબી છે પરંતુ તે પછી તમે બધા છબીઓના પરિમાણો મેળવો તમે 100 ની અંદરના સંકલનને જાણો છો તેથી એટલા માટે જ કારણ કે પરિમાણનો ઓર્ડર તે તફાવત છે પરિમાણના તે ઓર્ડર માં ઘણાં તફાવત છે તેથી આ ગણતરીઓમાં આંકડાકીય સ્થિરતા ઓછી છે અને તે નબળા પરિણામ આપે છે તેથી આપણે જોઈશું કે તે ભાગને કેવી રીતે સંચાલિત કરવો ચાલો આપણે આગળ વધીએ તેથી આ વિશેષ તથ્ય ની કાળજી લેવાની એક તકનીકી છે કેમ કે તમે નાનામાં કોઓર્ડિનેટ્સ ને રૂપાંતરિત કરતા નથી 1 1 ની આ એકમ શ્રેણીની અંદર પછી તમે કોઓર્ડિનેટ્સ ના ઉત્પાદનોને પણ જોઈ શકો છો પણ તેમની પાસે એક જ કોઓર્ડિનેટ્સ ની શ્રેણીની સમાન રેન્જ છે બધા સહગુણાંકો તેમની પાસે આ હશે તેથી એક તકનીક એ છે કે તમે આ સંકલનને 1 1 X 1 1 વચ્ચે બદલી શકો છો તેનો અર્થ એ કે માની લો કે તમારી પાસે તમારી છબી સંકલન છે તે બદલાય છે જો હું એમ કહીશ કે આ 0 0 છે અને કહું તો આ કહે છે કે છબીની પહોળાઈ અને ઊંચાઈ xmax ymax છે તેથી આ શ્રેણીના આ કોઓર્ડિનેટ્સ છે બધા કોઓર્ડિનેટ્સ રજૂ થાય છે તેથી હવે હું આ સંકલન ને પરિવર્તિત કરવા માંગુ છું તેથી ત્યાં વિવિધતા છે તેનો અર્થ એ કે બરાબર મધ્યમાં તમારી પાસે કેન્દ્ર બિંદુ મૂળ દ્વારા દર્શાવવામાં આવે છે 0 0 તેથી આ રીતે સંકલન રૂપાંતરિત થાય છે અને તમે જોઈ શકો છો કે હવે જો પરિવર્તન સાથે તમને બંને છબીઓમાં સ્વતંત્ર રીતે પરિવર્તન થાય છે તો પણ તમે મૂળભૂત મેટ્રિક્સને ફરીથી પ્રાપ્ત કરી શકો છો જે અમને સમજી પણ શકે કહો કે તમારી પાસે એક છબી છે મેં કહ્યું કોઈપણ બિંદુ x હવે તે એક બિંદુમાં રૂપાંતરિત થાય છે આ રૂપાંતર આ દ્વારા ડાબી બાજુ ની છબીમાં આપવામાં આવ્યું છે એટલે કે સંદર્ભ છબી માં આપવામાં આવ્યું છે ચાલો યોગ્ય છબી માટે ધ્યાન માં લઈએ કે આપણે કરી રહ્યા છીએ આ અન્ય પરિવર્તન તેથી આપણે આ વ્યક્ત કરી રહ્યા છીએ તેથી આ રેખીય રૂપાંતર છે તેથી જો હું મૂળભૂત મેટ્રિક્સ સાથે મૂળભૂત મેટ્રિક્સના સમીકરણને ધ્યાનમાં લઈશ તેથી આ તે સમીકરણ છે જે આપણને મળી રહ્યું છે તેથી હવે તમે આ રૂપાંતરને લાગુ કરવાનું ધ્યાનમાં લો તો આ છે T' હું પરિવર્તિત બિંદુ ના બદલે લખીશ જો રૂપાંતર બિંદુ y છે તેથી મારી પાસે y T x' અને y' T'x' તેથી x T y હશે તેથી આ એક આવશ્યકતા છે કે પરિવર્તન ઉલટાવી શકાય તેવું હોવું જોઈએ અને x પ્રાઇમ T પ્રાઇમ y વ્યસ્ત પ્રાઇમ છે તેથી હવે આ લખવું જોઈએ તેથી હવે x પ્રાઈમ T પ્રાઇમ વ્યસ્ત y પ્રાઈમ તરીકે લખાયેલું છે ટ્રાન્સપોઝ F અને x એ T વ્યસ્ત y બરાબર છે 0 અને આ મેટ્રિક્સ ટ્રાન્સફર ટ્રાન્સપોઝિશન ઑપરેશન કરી રહ્યા છે તેથી y પ્રાઇમ ટ્રાન્સપોઝ T પ્રાઇમ માઈનસ 1 ટ્રાન્સપોઝ પછી F તે TT છે T પ્રાઇમ વ્યસ્ત ટ્રાન્સપોઝ આપણે તેને આપણા અગાઉના સૂચનમાં T પ્રાઇમ બાદબાકી T પણ લખી શકીએ છીએ T વ્યસ્ત y બરાબર 0 હવે તમે જોઈ શકો છો કે આ 3 ક્રોસ 3 મેટ્રિક્સ પણ છે અને રૂપાંતર પછી તમને આ મેટ્રિક્સ મળે છે તે પરિવર્તિત મેટ્રિક્સ છે તમે આ એક મેળવો તેથી y ટ્રાન્સફોર્મ્ડ પોઇન્ટ સાથે સંકળાયેલ આ મૂળભૂત મેટ્રિક્સ છે તો તમે શું કરી શકો તમે કરી શકો છો આ પરિવર્તિત બિંદુઓનો ઉપયોગ કરીને તમે આ વચ્ચેના મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરી શકો છો અનુરૂપ રૂપાંતરિત બિંદુઓ જ્યાં આ રેન્જ માં આ બધા સંકલનનો ઉપયોગ કરવામાં આવશે અને પછી F માંથી F જેમાંથી તમે જે મેળવો તે મેળવો પછી મૂળભૂત મેટ્રિક્સ મેળવવા માટે ફરીથી તેનું પરિવર્તન કરો તે સંબંધ પણ આપણે વાપરી શકીએ છીએ કહો કે આ T પ્રાઈમ ટ્રાન્સપોઝ છે પછી F T વ્યસ્ત બરાબર F ટિલ્ડ તેથી હવે આપણે બંને છેડે ગુણાકાર કરીશું તેથી બંને અંત આપણે T સાથે ગુણાકાર કરીશું તેથી તે ઓળખ બની જશે અને આ કિસ્સામાં તે T પ્રાઇમ ટ્રાન્સપોઝ હશે તો તે F ની બરાબર હશે તેથી તમે આ રીતે મેળવી શકો છો મૂળ મૂળભૂત મેટ્રિક્સ પાછા મેળવો તો આની સાથે જ હું રોકાઉં અહીં આપણે મારા આગલા વ્યાખ્યાનમાં મૂળભૂત મેટ્રિક્સના અનુમાનની આ ચર્ચા ચાલુ રાખીશું કીવર્ડ્સ ફંડામેન્ટલ મેટ્રિક્સ ઓછામાં ઓછું સ્ક્વેર સોલ્યુશન નોર્મલાઇઝ્ડ એલ્ગોરિધમ